આ મોડ્યુલના આગલા લેક્ચરમાં આપનું સ્વાગત છે જે બાયોમોલેક્યુલ્સ અને કોષની રચના અને કાર્ય સાથેના તેમના સંબંધો પર છે અમે અહીં આ મોડ્યુલમાં વાર્તાઓની દ્રષ્ટિએ આગળ વધી રહ્યા છીએ અમે અમારી ત્રીજી વાર્તા અને કેટલીક બાજુની વાર્તાઓમાં છીએ અને આ વાર્તાઓના પરિણામે અમે કેટલીક મૂળભૂત માહિતી મેળવી રહ્યા છીએ અમારી પ્રથમ વાર્તા ચેપ અને તેથી વધુ વિશે હતી બીજી વાર્તા બાયોરેએક્ટર્સમાં સંપૂર્ણ વિશે હતી જેણે અમને લિપિડ્સ તરફ દોરી અને લિપિડ્સ શું છે અને તેના જેવી વસ્તુઓ બાયોમોલેક્યુલ્સનો એક મુખ્ય વર્ગ ત્રીજી વાર્તા એ છે કે શા માટે દહીં બને છે જે આપણને કાર્બોહાઇડ્રેટ્સ તરફ દોરી જાય છે કારણ કે દહીં એસિડની રચના દ્વારા બને છે જે પ્રોટીન એકત્રીકરણ તરફ દોરી જાય છે કાર્બોહાઇડ્રેટ્સ શું હતા બાયોમોલેક્યુલ્સનો બીજો મુખ્ય વર્ગ અને અમે તે બિંદુએ અટકી ગયા જ્યાં અમે ત્રીજા મુખ્ય વર્ગમાં પહોંચ્યા બાયોમોલેક્યુલ્સ જે પ્રોટીન પ્રોટીન અથવા એમિનો એસિડ હોય છે જેમ તમે તેને કહો છો તમને બહુ જલ્દી ફરક ખબર પડશે આ બાયોમોલેક્યુલ્સનો ત્રીજો મોટો વર્ગ હશે કુલ ચાર છે તેથી છેલ્લા વર્ગમાં છેલ્લું લેક્ચર અમે એક બિંદુ પર છોડી દીધું પરમાણુ દૃષ્ટિકોણથી પ્રોટીન શું છે પ્રોટીન એ એમિનો એસિડ નામની કોઈ વસ્તુના પોલિમર છે ઠીક છે તે જ પ્રોટીન છે તેઓ એમિનો એસિડના પોલિમર છે અને એમિનો એસિડ શું છે ઠીક છે તે ખૂબ જ સરળ છે આ એમિનો એસિડ ખૂબ જ સરળ છે તમારી પાસે કેન્દ્રીય કાર્બન અણુ અહીં આલ્ફા કાર્બન અણુ છે આને એમિનો એસિડ કહેવાય છે ને તેથી તમારી પાસે અહીં એક એમિનો જૂથ છે અને અહીં કાર્બોક્સિલિક એસિડ જૂથ છે તો એમિનો એસિડ એમિનો ગ્રૂપ એ NH2 છે જે અહીં વાદળી રંગમાં બતાવેલ છે કાર્બોક્સિલ જૂથ COOH છે જે અહીં લાલ રંગમાં બતાવેલ છે ઠીક છે તેથી આ બે અહીં કાર્બન પરમાણુ આલ્ફા કાર્બન પરમાણુના વિરુદ્ધ છેડા સાથે જોડાયેલા છે આ ઉપરાંત તમારી પાસે અહીં ત્રીજા સ્થાને હાઇડ્રોજન અણુ છે અને કાર્બનના ચોથા બંધન તરીકે આર ગ્રુપ તરીકે ઓળખાતું કંઈક છે તમે જાણો છો કે કાર્બન સંયોજકતા ચાર છે તેથી તમારી પાસે એમિનો જૂથ કાર્બોક્સી જૂથ કાર્બોક્સિલિક એસિડ જૂથ છે તેથી એમિનો એસિડ તેમાંથી આવે છે અને તમારી પાસે H અને વિવિધ R જૂથો છે તો R જૂથોમાં તફાવત એ છે જે વિવિધ પ્રકારના એમિનો એસિડમાં તફાવતને જન્મ આપે છે ખરું ને અને તમારી પાસે આ એમિનો એસિડનું પોલિમર છે પછી તમને પ્રોટીન મળે છે તે જ અહીં વર્ણવેલ છે પોલિપેપ્ટાઈડ એ એક નાનું નાનું પ્રોટીન છે જે તમે કહી શકો ઠીક છે ચાલો આપણે કહીએ કે લગભગ હમણાં માટે પોલીપેપ્ટાઈડ એ બીજું કંઈ નથી પરંતુ પ્રોટીનનું ટૂંકા સ્વરૂપ છે પ્રોટીન કેવી રીતે બને છે તે સમજાવવા માટે અહીં પોલિપેપ્ટાઇડની રચના આપવામાં આવી છે જેમ તમે અહીં ઓળખી શકો છો આ એક એમિનો એસિડ છે અને R જૂથ CH2SH છે ખરું ને જ્યારે આ મળે છે ત્યારે ચાલો કહીએ ચાલો અહીં આ એમિનો એસિડ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે પેપ્ટાઈડ બોન્ડ તરીકે ઓળખાતા અન્ય એમિનો એસિડ સાથે પહેલેથી જ જોડાયેલું છે ચાલો આ એમિનો એસિડ અને આ એમિનો એસિડ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા જોઈએ આ કાર્બન અણુ અહીં COOH જૂથ ધરાવે છે NH2 જૂથ અહીં છે જે વાસ્તવમાં પેપ્ટાઈડ બોન્ડ દ્વારા અન્ય એમિનો એસિડ સાથે જોડાયેલું છે અહીં H જૂથ અને આ કિસ્સામાં R જૂથ CH2 OH બેન્ઝીન ની આરપાર અહીં સુગંધિત રિંગની આરપાર છે તેથી જ્યારે આ બંને અહીં COOH ના આ OH સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને NH2 નો આ H અહીં ઘટ્ટ થાય છે પાણી બહાર આવે છે અને તે અહીં CN બોન્ડની રચનામાં પરિણમે છે આ અને આ વચ્ચેનું બંધન આને કહેવાય છે પેપ્ટાઇડ બોન્ડ ઠીક છે આ કાર્બન કાર્બોક્સિલિક એસિડ NH2 આ કરોડરજ્જુ બનાવે છે અને આ વિવિધ આર જૂથો બનાવે છે જેને આ વિવિધ એમિનો એસિડના ભાગ રૂપે અહીં આ પ્રોટીન પરમાણુની બાજુની સાંકળો કહેવામાં આવે છે અને એ પણ જોવાનું એકદમ સરળ છે કે અહીં એમિનો જૂથનો એક મુક્ત અંત હોવો જોઈએ ઠીક છે જો તમે ધારો કે વિવિધ એમિનો એસિડની વૃદ્ધિ આ રીતે થાય છે અને મોટી અને મોટી પોલિપેપ્ટાઈડ સાંકળો અને પ્રોટીન વગેરે બનાવે છે તો તમારી પાસે કોઈપણ પ્રોટીનનો એક મફત એમિનો છેડો હશે ઠીક છે જેને N ટર્મિનસ કહેવાય છે અને એક મુક્ત કાર્બોક્સિલ છેડો કાર્બોક્સિલિક એસિડ છેડો જેને C ટર્મિનસ કહેવાય છે તેથી પ્રોટીનમાં સી ટર્મિનસ અને એન ટર્મિનસ હોય છે તે વિવિધ પેપ્ટાઇડ બોન્ડ્સ અને કાર્બન અણુઓ કાર્બોક્સિલિક એસિડ પરમાણુઓ અને તેથી વધુનો સમાવેશ કરતી કરોડરજ્જુ ધરાવે છે અને બાજુની સાંકળો કે જે દરેક એમિનો એસિડ R જૂથનો ભાગ છે જે પ્રોટીન બનાવે છે આ રીતે વિવિધ એમિનો એસિડમાંથી પ્રોટીન બને છે એવું બને છે કે ત્યાં વીસ આર જૂથો છે જે પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે અને તેથી ત્યાં 20 વિવિધ પ્રકારના એમિનો એસિડ છે જે પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે ખરું અન્ય પ્રકારના એમિનો એસિડ હોઈ શકે છે પરંતુ તે કુદરતી રીતે બનતા એમિનો એસિડ નથી અને તેથી પ્રોટીનમાં 20 વિવિધ પ્રકારના એમિનો એસિડ છે જે આવશ્યકપણે એમિનો એસિડના પોલિમર છે અહીં આ R જૂથની પ્રકૃતિના આધારે આ વિવિધ હેડ હેઠળ જૂથબદ્ધ કરવામાં આવ્યું છે ઠીક છે જો R જૂથ બિનધ્રુવીય જૂથ હોય તો તેને આ મથાળા હેઠળ જૂથબદ્ધ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે આ H જૂથ CH3 જૂથ CH3 અને તેથી વધુ મને લાગે છે કે અહીં થોડો ફેરફાર થયો છે તેનાથી કોઈ ફરક પડતો નથી હવે નામોની ચિંતા કરશો નહીં બીજા શબ્દોમાં કહીએ તો આ બધા બિનધ્રુવીય જૂથો આર જૂથો છે અને તેથી તેઓ આ હેઠળ જૂથબદ્ધ છે ચાલો એમિનો એસિડની સંખ્યા ગણીએ 20 માંથી નવ બિનધ્રુવીય R જૂથોવાળા એમિનો એસિડ છે ત્યાં ધ્રુવીય R જૂથો હોઈ શકે છે જેમ કે સેરીન માટે CH2OH CH CH3OH જે થ્રેઓનિન છે વગેરે આ બધા ધ્રુવીય બાજુના જૂથ સાથેના એમિનો એસિડ છે અને આને બાજુના જૂથો તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવ્યા છે જે એસિડિક અને મૂળભૂત છે જો તે એસિડિક અને મૂળભૂત હોય તો તેઓ ઇલેક્ટ્રિકલી હોવા જોઈએ તેના બદલે વિદ્યુત ચાર્જવાળા જૂથો એસ્પાર્ટિક એસિડ પર હોય છે અને ગ્લુટામિક એસિડ અને મૂળભૂત રીતે મૂળભૂત જૂથો તે છે જે લાયસિન આર્જિનિન અને હિસ્ટીડાઇન પર છે તમારે અહીં વિગતો વિશે ચિંતા કરવાની જરૂર નથી મેં હમણાં જ વિવિધ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જ્યારે અને જ્યારે જરૂરી હોય ત્યારે અમે અમારી જરૂરિયાતને આધારે વ્યક્તિગત એમિનો એસિડ જોઈ શકીએ છીએ અને તેમના ગુણધર્મો પર એક નજર નાખી શકીએ છીએ પરંતુ આ બાજુના જૂથોના ગુણધર્મો છે જે પ્રોટીનના ગુણધર્મો પોતે નક્કી કરે છે તેથી અમે બિનધ્રુવીય જૂથો સાથે એમિનો એસિડ જોયા અમે ધ્રુવીય જૂથો સાથે એમિનો એસિડ જોયા અને ઇલેક્ટ્રિકલી ચાર્જ થયેલ જૂથો જોયા જે કાં તો એસિડિક અથવા મૂળભૂત હોઈ શકે તે પૂરતું સારું છે અત્યારે અન્ય કોઈ બાબતની ચિંતા કરશો નહીં તમારે કોઈ નામ યાદ રાખવાની જરૂર નથી તેની ચિંતા કરશો નહીં તો આ ઉદાહરણ છે પાણીના વાતાવરણમાં એમિનો એસિડના પોલિમરનું ઉદાહરણ લાઇસોઝાઇમનું સ્પેસ ફિલિંગ મોડલ પાણીનું વાતાવરણ આ પાણીથી ઘેરાયેલું છે તે પાણીમાં હોવું જોઈએ આ લાઇસોઝાઇમ તે ખરેખર એક પ્રોટીન છે જે લાળ આંસુ વગેરેમાં જોવા મળે છે અને તે બેક્ટેરિયાની કોષ દિવાલને પણ તોડી નાખે છે એમિનો એસિડની પ્રકૃતિ ખરેખર પ્રોટીનની પ્રકૃતિ નક્કી કરે છે ચાલો આપણે અહીં રક્તગણના કિસ્સામાં ઉદાહરણ લઈએ રક્તગણમાં વિવિધ એમિનો એસિડનો સમાવેશ થાય છે અહીં એમિનો એસિડની લાંબી સાંકળ પેપ્ટાઇડ બોન્ડ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલી છે ઠીક છે આમાંના કેટલાક અહીં આપવામાં આવ્યા છે વેલિન હિસ્ટીડિન લ્યુસીન થ્રેઓનાઇન પ્રોલાઇન ગ્લુટામાઇન ગ્લુટામિક એસિડ અને આ કારણે તે વિવિધ એકમો બનાવે છે અને ચાર એકમોની જરૂર છે હિમોગ્લોબિન પરમાણુ બનાવવા માટે એકસાથે આવો અને જો તે યોગ્ય રીતે ફોલ્ડ થાય તો આપણે આ બધી બાબતો પર પછીથી આવીશું ફોલ્ડિંગ વગેરે જો તે યોગ્ય રીતે ફોલ્ડ થાય તો તે તેનું કામ યોગ્ય રીતે કરશે ખરું ને તે યોગ્ય રીતે ફોલ્ડ થાય છે તે કાર્યાત્મક લાલ રક્ત કોશિકામાં પરિણમશે જે હિમોગ્લોબિન વહન કરી શકે છે ઠીક છે જો અહીં એમિનો એસિડ ક્રમમાં થોડો ફેરફાર થયો હોય ઉદાહરણ તરીકે છઠ્ઠા સ્થાને આ ગ્લુટામિક એસિડ ગ્લુ કંઈક બીજું સાથે બદલાઈ ગયું છે પછી આપણને રોગ થાય છે આપણને સિકલદાતરડું સેલ એનિમિયા કહેવાય છે ખરું ને આ જ કારણ છે કે આપણને સિકલ સેલ એનિમિયા થાય છે છઠ્ઠા સ્થાને આ ગ્લુટામિક એસિડ બીજા એમિનો એસિડ દ્વારા બદલવામાં આવ્યું છે એનું શું થાય તેના પરિણામે શું થાય છે આ આપણને એક રોગ થાય છે જેનું પરિણામ છે એવું કેમ થાય છે તે એટલા માટે છે કે પ્રોટીનના વિવિધ ભાગો પ્રોટીનમાંના વિવિધ એમિનો એસિડ વચ્ચે ઘણી બધી ક્રિયાપ્રતિક્રિયાઓ થાય છે ઠીક છે આપણે બધાએ જોયું કે એમિનો એસિડ એમિનો એસિડના બાજુના જૂથો ઘણા અલગ હોઈ શકે છે તેઓ તેમની રાસાયણિક પ્રકૃતિના આધારે એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે અને તમારી પાસે એમિનો એસિડની લાંબી સાંકળ છે તેથી અહીં એક બાજુની સાંકળ પર એક એમિનો એસિડ અહીં બીજી બાજુની સાંકળને આકર્ષક શોધી શકે છે અને તેથી તે અહીં ક્રિયાપ્રતિક્રિયા કરવાનું શરૂ કરશે પરિણામે તે થશે આખા પ્રોટીનને અહીં વાળો ખરું ને પ્રોટીનનો આ ભાગ વાંકો હશે કારણ કે આ બાજુનું જૂથ આ બાજુના જૂથ સાથે સંપર્ક કરવા માંગે છે ઠીક છે અને તે જ પ્રોટીન ફોલ્ડિંગમાં પરિણમે છે ઠીક છે બાજુના જૂથો વચ્ચે રાસાયણિક ક્રિયાપ્રતિક્રિયાની જરૂરિયાતને કારણે તે તે સ્વયંભૂ થાય છે અને આ ફોલ્ડિંગ વિવિધ બાજુની સાંકળોને કારણે તે જે રીતે ફોલ્ડ થાય છે અને તેથી આગળ તે પ્રોટીનને તેની કાર્યક્ષમતા આપે છે જો તે યોગ્ય રીતે ફોલ્ડ ન થાય તો પ્રોટીન કાર્યાત્મક રહેશે નહીં અને તે જ અહીં થાય છે સામાન્ય હિમોગ્લોબિનના કિસ્સામાં તે હિમોગ્લોબિનને વહન કરવા માટે યોગ્ય રીતે ફોલ્ડ થાય છે અને તમારી પાસે કાર્યાત્મક લાલ રક્તકણો છે અહીં માત્ર એક ફેરફાર ગ્લુટામિક એસિડ અન્ય કેટલાક એમિનો એસિડમાં જાય છે બંધારણમાં ફેરફાર કરે છે હિમોગ્લોબિન પ્રોટીનના ફોલ્ડિંગમાં ફેરફાર કરે છે અને તેના કારણે હિમોગ્લોબિન પ્રોટીનની રચનામાં ફેરફાર થાય છે પરિણામે લાલ રક્તકણોની સિકલ સેલ સ્ટ્રક્ચર જે પરિણામ આપે છે હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજન વહન કરવામાં અસમર્થ છે અને તે સિકલ સેલ એનિમિયામાં પરિણમે છે તો પ્રોટીનના કિસ્સામાં સ્ટ્રક્ચર ફંક્શન સંબંધ એટલો ઉચ્ચારવામાં આવે છે યોગ્ય માળખું એ છે જે યોગ્ય કાર્યમાં પરિણમે છે અને આ તેનું ખૂબ સરસ ઉદાહરણ છે મને લાગે છે કે આપણે આ ચોક્કસ વ્યાખ્યાન માટે અહીં રોકાઈશું અમે જોયું અમે પ્રોટીન શું છે તે પૂછીને શરૂઆત કરી પછી અમે કહ્યું કે પ્રોટીન એ એમિનો એસિડના પોલિમર છે પછી અમે જોયું કે એમિનો એસિડ શું છે તેમાં કેન્દ્રિય કાર્બન અણુ છે અને એક તરફ એમિનો જૂથ બીજી બાજુ કાર્બોક્સિલિક એસિડ જૂથ તેથી એમિનો એસિડ અને પછી તમારી પાસે અહીં H જૂથ છે અને વિવિધ પ્રકારના R જૂથો છે બીજી બાજુ દરેક એમિનો એસિડ માટે એક પછી જ્યારે તમે આ બધાને એકસાથે મૂકો છો ત્યારે તમારી પાસે પ્રોટીન હોય છે અને જ્યારે તમે આ બધાને એકસાથે મૂકો છો ત્યારે એક R જૂથની બીજા સાથેની ક્રિયાપ્રતિક્રિયાની અને કદાચ તેની આસપાસના પાણી સાથે અન્ય પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓની જરૂર હોય છે અને તેથી વધુ તેથી પ્રોટીન પરમાણુ ફોલ્ડ થાય છે અને પ્રોટીન પરમાણુનું ફોલ્ડિંગ તેના કાર્યમાં પરિણમે છે અને એક ખૂબ જ આકર્ષક ઉદાહરણ સામાન્ય કિસ્સામાં હિમોગ્લોબિનનો કેસ છે જે શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન વહન કરવાની સામાન્ય ક્ષમતામાં પરિણમે છે સામાન્ય લાલ રક્તકણો છઠ્ઠા સ્થાને એક ફેરફારના કિસ્સામાં એમિનો એસિડ અલગ હોવાને કારણે આપણને સિકલ સેલ એનિમિયા થાય છે એટલે કે સિકલ સેલ હિમોગ્લોબિન રચાય છે જેનું ફોલ્ડિંગ અલગ હોય છે અને તેથી તેનું માળખું અલગ હોય છે તે કાર્યક્ષમતા ધરાવતું નથી સામાન્ય હિમોગ્લોબિન સાથે સંકળાયેલ છે અને તે લાલ રક્ત કોશિકાઓના સિકલ સેલ આકાર અને રોગમાં પણ પરિણમે છે અમે અહીં રોકાઈશું જ્યારે અમે આગળ મળીશું ત્યારે અમે અમારી વાર્તાઓ આગળ ચાલુ રાખીશું જોઇયે પછી